પ્રિય સહભાગીઓ બોડી લેંગ્વેજ પરની આપણી ચર્ચાના છેલ્લા સપ્તાહમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે પેરાલેંગ્વેજ લઈશું અને તે કોમ્યુનિકેશન ના બિન મૌખિક પાસાઓના સંદર્ભમાં સૂચિતાર્થ છે પેરાલેંગ્વેજ એ અવાજ કથનમાં શબ્દના અર્થ સિવાય બધું છે આપણે કહી શકીએ કે તે મૌખિક સામગ્રી અથવા ભાષણમાંથી અર્થ શોધી કાઢ્યા પછી જે બાકી છે અને માનવામાં આવે છે તે છે પેરાલેંગ્વેજ જેમ નામ સૂચવે છે તેમ તે ભાષાના પરિઘ પર અસ્તિત્વ ધરાવે છે પેરાલેંગ્વેજને મેટા કમ્યુનિકેશન નો ઘટક માનવામાં આવે છે તે ઘટકો છે ઉદાહરણ તરીકે અવાજ ઝડપ પીચ વિરામ લય વોલ્યુમ તાણ અને ટોન આપણે જે કહેવું છે તેનો અર્થ અને તે જ સમયે બોલાયેલા શબ્દના ગૂઢ અર્થમાં ફેરફાર કરે છે આપણે સમજી શકીએ છીએ કે બધા મૌખિક સંદેશાઓમાં પેરાલિંગ્વીસ્ટિક ઘટક હોય છે કારણ કે દરેક સંદેશ માત્ર શબ્દોની શાબ્દિક સમજ સાથે સંકળાયેલા અર્થને જ સંચાર નથી કરતો પરંતુ તે જ સમયે વ્યક્તિ દ્વારા ભાવનાત્મક પાસાઓમાં અર્થ અને લાગણીઓ ઉમેરવા માટે કેવી રીતે શબ્દો બોલવામાં આવ્યા છે તે છે આપણે કહી શકીએ કે કેટલી વાર ઉચ્ચારણ જ્યાં ભાષા છે જેમાં શું સામગ્રી છે કોઈપણ શબ્દ આપણે કેવી રીતે બોલ્યા અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે શું કહીએ તેના કરતાં આપણે કેવી રીતે કહીએ છીએ તે વધારે મહત્ત્વનું છે 1950 દરમિયાન જ્યોર્જ એલ ટ્રેગર અને અમેરિકન ભાષાશાસ્ત્રી દ્વારા અભ્યાસના સ્વતંત્ર ક્ષેત્ર તરીકે પેરાલિંગ્વીસ્ટિક્સ નુ પેરાલેંગ્વેજ વિકસાવવામાં આવ્યુ હતું જ્યોર્જ એલ ટ્રેગર એ એડવર્ડ સેપીર બેન્જામિન લી વોર્ફ અને ચાર્લ્સ હોકેટના નજીકના સહયોગી હતા જે આ યુગના અન્ય પ્રખ્યાત ભાષાશાસ્ત્રી હતા 1950 દરમિયાન જ્યોર્જ ટ્રેગર રાજ્યના વિભાગની વિદેશ સેવા સંસ્થામાં કામ કરતા હતા રાજદ્વારીઓને અલગ અલગ વિમાનોમાં પદ આપવામાં આવે તે પહેલા તેમને તાલીમ આપવા માટે અને અહીં તેઓ એડવર્ડ ટી હોલ અને રે બર્ડવ્હિસલ સાથે કામ કરતા હતા આપણે પહેલેથી જ જોયું છે રે બર્ડવ્હિસલે કાઇનેસિક્સ નો અભ્યાસ વિકસાવ્યો હતો અને એડવર્ડ ટી હોલે પ્રોક્સેમિક્સ પર કામ કર્યું હતું જ્યારે જ્યોર્જ ટ્રેગરે પેરાલિંગ્વીસ્ટિક્સની તેમની સમજણ વિકસાવી હતી ત્યારે તે આ બે અન્ય લોકો સાથે જોડાયેલા હતા ટ્રેગરએ પેરાલેંગ્વેજ માટે એક મોડેલ તરીકે વર્ણનાત્મક ભાષાશાસ્ત્રનો ઉપયોગ કરવાનું કામ કર્યું હતું અને તેના તારણો 1958 અને 1960 ના દાયકાની શરૂઆતમાં પ્રકાશિત થયા હતા તેમના કાર્યએ આ ક્ષેત્રમાં પાછળથી સંશોધન માટે પાયો નાખ્યો છે ખાસ કરીને તપાસના ક્ષેત્રમાં સંસ્કૃતિમાં પેરાલેંગ્વેજ વચ્ચે આંતર જોડાણોના ક્ષેત્રમા પેરાલેંગ્વેજ એ એક અભ્યાસ છે કે વક્તા કઈ રીતે ચોક્કસ સામગ્રીને બોલવામા ઉપયોગ કરે છે પ્રીફિક્ષ પેરા નો અર્થ બાજુમાં અથવા સાઈડ બાય સાઇડ થાય છે અને તે પ્રવૃત્તિઓને સૂચવે છે જે મૂળ શબ્દ દ્વારા આપવામાં આવતાં ડેરિવેટિવ માટે સહાયક છે પેરાલેંગ્વેજ એ જ રીતે બધું જ છે જે ભાષાને સહાયક છે આનુષંગિક ભૂમિકાઓમાં આપણે જોઇએ છીએ કે પેરા શબ્દના જોડાણ માટે કંઈક જરૂરી છે જેને વધુ સારી તાલીમ વગેરેની જરૂર છે ઉદાહરણ તરીકે પેરામેડિક્સ ની જેમ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ટોન પીચ અને અવાજની ગુણવત્તા તેમજ વાણીનો દર લાગણીઓની અભિવ્યક્તિ કરે છે જે સંદેશની સામગ્રીને ધ્યાનમાં લીધા વિના ચોક્કસાઈથી જજ કરી શકાય છે તેમના તારણોમાં રે બર્ડવ્હિસલ સાથેના જોડાણમાં વિવિધ સંશોધકોએ સહભાગીઓને અંગ્રેજી મૂળાક્ષરોને એવી રીતે વાંચવા કહ્યું કે તેઓ શ્રોતાઓને ચોક્કસ મૂડ અથવા લાગણી રજૂ કરી શકે ભાષાના મૂળાક્ષરો કોઈપણ સામગ્રીને બિલકુલ અભિવ્યક્ત કરતા નથી તે કોઈપણ ભાષાનું સૌથી તટસ્થ ઘટક છે પરંતુ આ પઠનમાં પણ પ્રેક્ષકો ચોક્કસ લાગણી સાથે વાંચન કરી લગભગ યોગ્ય રીતે નિર્ધારિત કરવામાં સક્ષમ હતા તેથી આ પ્રકારના સંશોધકોએ આ સમજણ માટે પૃષ્ઠભૂમિ તરફ દોર્યા કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે માત્ર અર્થ શબ્દના શાબ્દિક અર્થ દ્વારા પ્રસ્તુત સામગ્રીને બોલતા નથી પણ આપણે પ્રોજેક્ટ કરીએ છીએ અને સમજીએ છીએ અથવા લાગણીઓ સાથે સંકળાયેલા સંકેતોને પસાર કરીએ છીએ અને તે શબ્દ સાથે અથવા તે પરિસ્થિતિ સાથે સંકળાયેલી લાગણીઓ પણ અન્ય લોકોનો અવાજ સાંભળવાના આધારે આપણે ફક્ત ભાવનાઓ અને અન્ય વ્યક્તિની લાગણીઓ જ નહીં પણ તે વ્યક્તિના વ્યક્તિત્વના કેટલાક અન્ય પાસાઓને પણ સમજી શકીએ છીએ આપણે વ્યક્તિના પ્રાદેશિક સંગઠનો અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજી શકીએ છીએ આપણે તે વ્યક્તિની આર્થિક બાબતોને સમજી શકીએ છીએ આપણે કાર્યની વ્યાપક શ્રેણીઓ અથવા તે વ્યક્તિ સાથે સંકળાયેલ કાર્યની પ્રકૃતિના મૂલ્યાંકનમાં ખૂબ જ હોંશિયાર અનુમાન પણ લગાવી શકીએ છીએ તેમજ આપણે તે વ્યક્તિના બૌદ્ધિક સ્તર વિશે ઘણું સમજી શકીએ છીએ અને તેથી જ આપણને લાગે છે કે ટેલિફોનિક ઇન્ટરવ્યુ હજુ પણ લોકોને ભરતી કરવાની પ્રક્રિયામાં સફળ સાધન તરીકે ગણવામાં આવે છે સાહિત્યમાં અને અમૌખિક સંદેશાવ્યવહારના વિવિધ પાસાઓની જાગૃતિ હંમેશા ત્યા રહી છે અને પેરાલેંગ્વેજની સમજણ અને તે આપણા સામાજિક જીવનમાં મહત્વ ધરાવે છે તે પણ સ્પષ્ટ સાહિત્યિક સમજ રહી છે આ સ્લાઇડ માં આપણે 1964 માં રિલીઝ થયેલી પ્રખ્યાત ફિલ્મ માય ફેર લેડી માંથી ડાઉનલોડ કરેલી એક જ વસ્તુ જોઈએ છીએ તમારામાંથી ઘણાને ખબર હશે કે માય ફેર લેડી જ્યોર્જ બર્નાર્ડ શોના નાટક પિગમેલીયન માંથી લીધું છે જે તેમણે 1912 માં વિતાવ્યું હતું અને જે 1913 માં એક રાજ્ય હતું આ નાટક બ્રિટીશ વર્ગ પ્રણાલી પર વ્યંગ છે અને બ્રિટીશ વર્ગની આપણી સમજણ કેવી છે જે આપણી વાતચીત દરમિયાન યોગ્ય ઉચ્ચારણનો ઉપયોગ કરવાની ક્ષમતા પર આધારિત છે શોનું પાત્ર પ્રોફેસર હિગિન્સ ધ્વનિશાસ્ત્રના નિષ્ણાત છે અને તે કોકની ફ્લાવર છોકરીને કોચિંગ આપવાનો પ્રયત્ન કરે છે અને આ યુવાન ફ્લાવર કોકની છોકરીને તેના મિત્ર વર્તુળમાં બે મહિનામાં ડચેસ તરીકે લાવવામાં સક્ષમ બને છે ઠીક છે એલિઝા ફરીથી તેને બોલ સ્પેનમાં વરસાદ મુખ્યત્વે પ્લેન માં રહે છે સ્પેનમાં વરસાદ મુખ્યત્વે પ્લેનમાં રહે છે એવું નથી કહ્યું ના એલિઝા તમે એવું નથી કહ્યું કે તમે એવું પણ નથી કહ્યું કે તમે પથારીમાં પડતા પહેલા રાત્રિએ જ્યાં તમે તમારી પ્રાર્થના કરવા માટે ઉપયોગ કરો છો હું ઈચ્છું છું કે સ્પેનમાં વરસાદ મુખ્યત્વે વિમાનમાં 50 વખત રહે બરાબર જો તમે કાનને ઠેસ પહોંચાડવાનું ન શીખો તો ભગવાન સાથે ઘણું આગળ વધો છો Refer slide time 0757 જો તમે કોતરકામ કરો તો જે બનશે તે હિગિન છે Refer slide time 0804 જ્યોર્જ શો Refer slide time 0807 બીજી તક આપો આહ Refer slide time 0810 પ્રથમવાર અહીં આવો એલિઝા અને ધ્યાનથી જુઓ હવે તમે ઉષ્મા દર વખતે જુઓ છો જ્યારે તમે h નો ઉચ્ચારણ યોગ્ય રીતે કરો છો ત્યારે ઉષ્મા આવશે Refer slide time 0823 અને ત્યાં કદાચ તમે તમારા h ને છોડીને કહો તો ઉષ્મા સ્થિર રહેશે કે તેવી રીતે તમે તેને યોગ્ય રીતે કર્યું છે અને જે સમયે તફાવત સાંભળવા માટે તમે અહીં છો અરીસામાં વધુ સારી રીતે જુવો હવે હાર્ટ ફૂડ હેલિપેડ માં ધ્યાનથી સાંભળો અને હેમ્પશાયર વાવાઝોડું ભાગ્યે જ થાય છે હવે તમે મારી પાછળ બોલો હાર્ટ ફૂડ હેલિપેડમા અને હેમ્પશાયર વાવાઝોડુ ભાગ્યે જ ક્યારેય આવે છે હાર્ટ ફૂડ હેલિપેડમા અને હેમ્પશાયર વાવાઝોડુ ભાગ્યે જ ક્યારેય આવે છે ના ના ના ના એલિઝા અહીં બિલકુલ નથી તમે એ ન કહો ના મહેરબાની કરીને તમે શરૂઆતથી જ શરૂઆત કરો બસ આ કરો હા હા હા હા હા હા હા હા ચાલુ રાખો ચાલુ રાખો આ એક સ્પષ્ટ સંકેત છે કે કેવી રીતે પેરાલેંગ્વેજ પૃષ્ઠભૂમિમાં આપણા વ્યક્તિત્વ સાથે સંબંધિત વિવિધ પાસાઓ સૂચવે છે પેરાલેંગ્વેજને સમજવા માટે આપણે તેની સાથે સંકળાયેલા વિવિધ ચિહ્નોને સમજવા પડશે અને આ અવાજનુ વોલ્યુમ વાણીની ઝડપ છે અવાજનુ વોલ્યુમ આપણી લાગણીઓ બતાવે છે કે તે ગણગણાટ છે કે મોટેથી અવાજ છે કે આપણે બૂમો પાડી રહ્યા છીએ તેથી તે આપેલ પરિસ્થિતિમાં આપણી લાગણીઓ અને આપણા વલણ તેમજ આપણો પ્રતિભાવ દર્શાવે છે ધીમો અવાજ આપણી ડરપોકતા આપણી અલગતા બતાવી શકે છે એ જ રીતે અવાજની ગતિ આપણું વલણ અને આપણી લાગણીઓ સૂચવે છે જો તે ધીમું હોય તો દાખલા તરીકે તે આપણો ખચકાટ આપણી તૈયારીનો અભાવ આપણું દુ ખ સૂચવે છે જો તે ઝડપી હોય તો તે આપણો સંકોચ સરળતાથી સૂચવી શકે છે એ જ રીતે આપણને લાગે છે કે આપણો ટોન આપણો ઉચ્ચાર અને વક્તવ્યની સ્પષ્ટતા પણ મહત્વપૂર્ણ છે આ પાસાઓ આપણે આગળની કેટલીક સ્લાઈડ્સમાં વિગતવાર લઈશું એ જ રીતે વિરામચિહ્નોના મુકવા તરીકે થોભવાની આપણી સમજ પણ મહત્વની છે કેટલાક વિરામ કદાચ અસ્થાયી છે જે આપણી અનિશ્ચિતતા અને ખચકાટ સૂચવી શકે છે જ્યારે કેટલાક અન્ય કદાચ સેશૂરા અથવા નાટકીય વિરામ જેવા જે યોજના યુક્ત છે અને સામગ્રી પર આપણું નિયંત્રણ અને પ્રેક્ષકોની પ્રતિક્રિયાને નિયંત્રિત કરવાની આપણી ઇચ્છા દર્શાવે છે આપણી અવાજની ગુણવત્તા મહત્વની છે તે સંદેશ પહોંચાડે છે અને સાથે સાથે તે આ સંદેશની સમજણને પૂરક પણ કરે છે આપણો અવાજ આપણને ચોક્કસ શબ્દ કહેવા માટે સક્ષમ બનાવે છે આપણો અવાજ આપણને સામગ્રીને ચોક્કસ રીતે જોવા માટે સક્ષમ બનાવે છે અવાજ નિયંત્રિત કરે છે કે આપણે કઈ રીતે ચોક્કસ વસ્તુ કહીએ છીએ અને ઉચ્ચારણના વિવિધ પાસાઓને ઉચ્ચારણ કરીને તે જે કહેવામાં આવે છે તેનો અર્થ સુધારે છે અને લાગણીઓ વગેરેનો મુખ્ય સંકેત બની શકે છે ઉદાહરણ તરીકે આપણે બધા જાણીએ છીએ કે જો આપણે એકવિધ લયમાં બોલી રહ્યા હોય તો તે કંટાળાજનક વલણ સૂચવે છે જો આપણા અવાજમાં ઓછી ઝડપ અને નીચી પીચ હોય તો તે આપણી હતાશા બતાવે છે ઊંચી પીચ સામાન્ય રીતે ઉત્સાહ અને આતુરતા સાથે સંકળાયેલ છે પરંતુ ઉચ્ચ પીચ સાથે લાંબા સમય સુધી બોલવાની રીત આપણો અવિશ્વાસ સૂચવે છે ભારયુક્ત ઉચ્ચારણ સ્વર આશ્ચર્ય સૂચવે છે અને તોછડું ભાષણ આપણું રક્ષણાત્મક વલણ પણ દર્શાવે છે તેથી જુદા જુદા પેરાલિંગ્વીસ્ટિક લક્ષણોને સમજવા માટે અવાજના આ પાસાઓ મહત્વપૂર્ણ છે અને વ્યક્તિગત રીતે વિગતવાર લેવામાં આવશે પેરાલેંગ્વેજનો ઉપયોગ ઇરાદાપૂર્વક પણ કરી શકાય છે મોટાભાગની પરિસ્થિતિઓમાં તેનો અજાણતા ઉપયોગ થાય છે જ્યાં આપણી લાગણીઓ અને આપણી ભાવનાઓ આપમેળે પ્રસારિત થાય છે અને અન્ય લોકોને સંકેત આપે છે પરંતુ સંદેશાવ્યવહારને પૂરક બનાવવા માટે તેનો ઇરાદાપૂર્વક ઉપયોગ પણ કરી શકાય છે તે ચોક્કસ સામાજિક પરિસ્થિતિમાં ઉપયોગ કરવાનું શીખી શકાય છે પેરાલેંગ્વેજને વધુ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે જેમકે પ્રાથમિક ગુણોના આધારે બીજું મોડિફાયર્સ જેને આગળ ક્વોલિફાયર અને ડિફરેન્શીએટર્સ માં વિભાજિત કરી શકાય છે અને ત્રીજું વૈકલ્પો પેરાલેંગ્વેજના પ્રાથમિક ગુણોમાં આપણે અવાજની લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરીએ છીએ જે વ્યક્તિઓને અલગ પાડે છે પીચ વોલ્યુમ રણકાર તીવ્રતા અથવા વોલ્યુમ લયની રેંજ અવાજનુ રજિસ્ટર વગેરેની તેઓને વોકલ કોર્ડ્સ ની સાઈઝ મુજબ અલગ કરી શકાય છે તેઓ લિંગ અને વય દ્વારા પણ અલગ પડે છે અને તેઓ ભૂગોળના આધારે પણ અલગ પડે છે આ ગુણો જૈવિક શારીરિક મનોવૈજ્ઞાનિક સાંસ્કૃતિક અને સામાજિક લક્ષણો દ્વારા આકાર પામે છે મૂળભૂત રીતે પ્રાથમિક ગુણો અને ઘટ્કો કે જે પ્રથમ મૌખિક ભાષાની અનિવાર્ય રચના તરીકે ગણવામાં આવે છે તે પણ પેરાલિંગ્વીસ્ટિક ઘટના તરીકે તેની સાથે ફેરફાર અથવા વૈકલ્પિક કરી શકાય છે વિવિધ તકનીકી વિકાસ છતાં અવાજ સતત સંદેશાવ્યવહારનું પ્રાથમિક સાધન રહ્યુ છે આપણને લાગે છે કે અવાજની ગેરહાજરી આપણા પ્રદર્શન અને અન્ય લોકો સાથે જોડાવાની આપણી ક્ષમતાને અવરોધે છે માનવ અવાજ અર્થ અથવા સંદેશ પહોંચાડે છે અને ભાષણ વિતરણના સૌથી મુશ્કેલ ઘટકના મહત્વને વધારે છે જે અસરકારક અભિવ્યક્તિ અને અવાજ મોડ્યુલેશન છે અવાજ જેટલો સ્પષ્ટ હશે તે અર્થને વધુ સ્પષ્ટ કરશે અને તે આપણને વક્તાની જાતિ પૃષ્ઠભૂમિ શિક્ષણ તાલીમ વલણ પ્રકૃતિ વગેરે વિશે પણ માહિતી આપશે જે પાસાઓ કે જેના હેઠળ આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું તેમાં પીચ વિવિધતા વાણીની ગતિ વિરામ અને અવાજ મોડ્યુલેશન અથવા તે તમામ વ્યવસાયોની લહેરનો સમાવેશ થાય છે જ્યાં આપણું પ્રદર્શન આપણા અવાજ સાથે સીધું જોડાયેલું છે ભૌતિક સ્તરે અવાજ પર સૌ પ્રથમ કામ કરવું પડે છે જેથી તે સંપૂર્ણ કુદરતી ક્ષમતા છે તેમ બતાવી શકાય ઉદાહરણ તરીકે ગાયન અભિનય તેમજ વ્યાવસાયિક વક્તાઓ જેવા વ્યવસાયોમાં આપણે જોઇએ છીએ કે અવાજને તાલીમ આપવી પડે છે પરંતુ પેરાલેંગ્વેજમાં આપણે ભાષાના તે પાસાઓ જોઈએ છીએ જે આપણને તે વ્યાવસાયિકોમાં મળે છે જ્યાં આ પ્રકારની તાલીમ શામેલ નથી પીચ એ અવાજની વિવિધ તીવ્રતાનો ઉલ્લેખ કરે છે તે શ્રોતા જે સાંભળવા માટે સક્ષમ છે તે ઊંચા કે નીચા ટોનના ગુણધર્મો થી વધતા અને ઓછા થતા અવાજની પેટર્ન નો સંદર્ભ લે છે માનવ અવાજની પીચ સતત બદલાતી રહે છે અને આપણી વાણીને અસરકારક બનાવવા માટે તે જરૂરી છે જે લોકો મોનોટોન માં બોલે છે તેઓ અત્યંત મોનોટોન સ્પીકર તરીકે દેખાય છે અને પ્રેક્ષકો તરત જ રસ ગુમાવે છે તે જરૂરી નથી કે જે લોકો મોનોટોનમાં બોલે છે તેઓ નીચા અવાજમાં બોલે છે કેટલીકવાર આપણે જોઇએ છીએ કે વ્યક્તિનો તેજ અવાજ હોઈ શકે છે અને તો પણ તે છેક સુધી મોનોટોનમાં બોલી શકે છે ટોન એ પીચ અને પીચની વિવિધતાનો ઉચ્ચારણિક સહસંબંધ છે અને તે શબ્દોના અર્થને અસર કરતી અને પ્રેક્ષકોને સ્પષ્ટપણે સંદેશા પહોંચાડતી ભાષાઓમાં વિવિધ હેતુઓ પૂરા પાડી શકે છે શબ્દોનો એક જ ક્રમ સ્વર પેટર્ન ના આધારે અલગ અલગ અર્થ ધરાવી શકે છે જેની સાથે તે બોલાય છે ભલે તે ઉત્પન્ન થાય અથવા સતત ઉચ્ચ સ્તર પર બોલવામાં આવે વધતા સ્તર પર અથવા ઘટતા સ્તર પર પીચમાં ફેરફાર વક્તાના હેતુને વ્યક્ત કરે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસુ વ્યક્તિ તરીકે આવી શકે છે અન્યથા ચહેરાના હાવભાવ કદાચ નિયંત્રિત થઈ શકે છે હેન્ડશેક મજબૂત હોઈ શકે છે પરંતુ જો અવાજમાં સ્ટ્રીમર હોય તો આપેલ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસનો અભાવ અથવા તણાવ સ્પષ્ટ થાય છે લયસ્તરો અને તણાવનું મિશ્રણ એક સાથે તેઓ આપણને નિષ્કર્ષ કાઢવામાં મદદ કરે છે કે તે નિવેદન છે કે પ્રશ્ન અથવા ઉદ્ગાર ચોક્કસ શબ્દ પર તણાવ અર્થ બદલી શકે છે તણાવ કાં તો ભાષાકીય અથવા ઇરાદાપૂર્વકનો હોઈ શકે છે ભાષાકીય તાણ જે આપણી ભાષાની તાલીમનો એક ભાગ છે અન્ય લોકોને આપણી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ સામાજિક સ્તર વિશે જણાવે છે બીજી બાજુ ચોક્કસ ઉચ્ચારણ અથવા ચોક્કસ શબ્દ પર ઇરાદાપૂર્વકનો તણાવ આપણા અર્થોનો સંચાર કરે છે અને અન્ય વ્યક્તિ પ્રત્યેની આપણી લાગણીઓ સૂચવે છે અવાજનો ટોન આપણને વક્તાના વલણ અને લાગણીઓ વિશે જણાવે છે આ સંકેતોને હંમેશા સંદેશના સંપૂર્ણ સંદર્ભના ભાગ રૂપે લેવા જોઈએ અને ક્યારેય એકલા નહીં અને આપણે આ સંકેતો તેમજ શબ્દો સંપૂર્ણતામાં વાક્યો સંપૂર્ણતામાં જ લેવા જોઈએ અને ઉચ્ચારણના મહત્વનું સંપૂર્ણ અર્થઘટન કરવા માટે અન્ય કાઇનેસિક્સ લક્ષણો સાથે અર્થઘટનને ભેગું કરવું જોઈએ આપણે જે ગતિએ બોલીએ છીએ તે પણ મહત્વનું છે આપણે જુદા જુદા પ્રસંગોએ અને જ્યારે આપણે સંદેશના વિવિધ ભાગો પહોંચાડીએ છીએ ત્યારે પણ જુદી જુદી ઝડપે બોલીએ છીએ એક મિનિટમાં કેટલા શબ્દો બોલી શકાય છે તેની સંખ્યા દ્વારા સ્પીચ ની ઝડપ માપવામાં આવે છે જો વક્તાની સરેરાશ ઝડપ ખૂબ ધીમી હોય તો સાંભળનાર કંટાળી જાય છે અને અધીરા બને છે બીજી બાજુ જો સરેરાશ ઝડપ ખૂબ ઝડપી હોય તો શ્રોતા પાસે સંદેશનો સંપૂર્ણ અર્થઘટન કરવા માટે પૂરતો સમય નથી હોતો અને તેથી પણ તે રસ ગુમાવશે તેથી શબ્દોની ઝડપ માપવી પડશે તે ન તો ખૂબ ઝડપી હોવી જોઈએ અને ન તો ખૂબ ધીમી આ પીચની ઝડપ પણ ઘણી બધી રીતે તે સામગ્રી સાથે સંબંધિત છે જે આપણે આપવાની છે ઓફિસિયલ પ્રેઝેંટેશન માં પણ આપણે જોઇએ છીએ કે સામાન્ય નિયમ તરીકે આપણે આપણા સંદેશ અને પ્રેઝેંટેશનના સરળ ભાગોને ઝડપી ગતિએ રજૂ કરીએ છીએ અને માહિતીના જટિલ ભાગો ધીમી રીતે રજૂ કરીએ છીએ કારણ કે એવું માનવામાં આવે છે કે પ્રેઝેંટેશન ના મુશ્કેલ અથવા વધુ તકનીકી ભાગને સમજવા માટે સારી સમજ અને વધુ ધ્યાન આપવાની જરૂર છે તે જ સમયે તે આપણી ભાવનાત્મક સ્થિતિ સૂચવે છે કે જો આપણે ચિંતા અનુભવીએ અથવા સંદેશામાં ચોક્કસ ઉતાવળ હોય તો આપણે ઝડપથી બોલવાનું વલણ રાખીએ છીએ બીજી બાજુ જ્યારે આપણે હળવા હોઈએ ત્યારે આપણી ગતિ પણ આરામદાયક બને છે વાણીના પાસાઓમાં સાંસ્કૃતિક પાસાઓ પણ સ્પષ્ટ છે સંશોધકોએ ઇટાલિયન અને આરબ દેશના લોકોની ઝડપ પર ટિપ્પણી કરી છે અને તેઓ ટિપ્પણી કરે છે કે તેઓ યુ ના લોકોની તુલનામાં વધુ ઝડપથી બોલે છે તે જ રીતે આપણે જોઈએ છીએ કે પ્રાદેશિક તફાવતો પણ અસ્તિત્વમાં છે જે રીતે લોકો તે જ દેશમાં બોલે છે આપણને લાગે છે કે અમુક પ્રાંતોમાં અથવા દેશના અમુક ભાગોમાં લોકો ઝડપી ગતિ અપનાવી શકે છે જ્યારે અન્ય કેટલાક લોકો ધીમી ગતિ અપનાવી શકે છે ભાષણના દરમાં તફાવત ઇચ્છિત સંદેશને સમજવામાં સમસ્યાઓનું કારણ બને છે તેથી ઝડપ માટે હંમેશા પ્રેક્ષકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પછી વક્તા ગતિમાં વિવિધતા રજૂ કરવા સક્ષમ હોવા જોઈએ આપણે આપણા સંદેશાઓ કેવી રીતે આપીએ છીએ તેના આધારે આપણી પેરાલેંગ્વેજ અન્ય લોકોને વિવિધ સંદેશાઓ પહોંચાડે છે પ્રખ્યાત અમેરિકન સિટકોમ ફ્રેન્ડ્સ માં ખાસ કરીને પીચ અને ટોનનાં આ પેરાલિન્ગ્વીસ્ટિક લક્ષણોનાં ઉદાહરણો જોઈ શકાય છે જ્યાં તેઓ આનંદી રીતે ઉપયોગમાં લેવાયા છે તમે બે ખુશ છો તો હું તમારા માટે ખુશ છું હું ઠીક છું ચોક્કસ હું બિલકુલ ઠીક છું મને ખબર નથી કે તે શા માટે મોટેથી અને ચીસોથી બહાર આવી રહ્યુ છે કારણ કે ખરેખર હું ઠીક છું જો સારું મને લાગે છે કે જો તુ ઘરે ગયો હતો અને જુઓ હજી એક ખોખું છે જે મારે ખોલવું છે હે ભગવાન હે ભગવાન તમે લગભગ મને હાર્ટ એટેક આપીદીધો હતો મારા શ્રેષ્ઠ મિત્ર અને મારી બહેન હું આમાં વિશ્વાસ કરી શકતો નથી માફ કરશો પણ જો તે સાચું છે તો હું પણ તેને પ્રેમ કરું છું મારા શ્રેષ્ઠ મિત્ર હું આમાં વિશ્વાસ કરી શકતો નથી જો અગાઉના વિડીયોમાં પેરાલેંગ્વેજ સાથે જોડાયેલા આનંદી પાસાઓ લેવામાં આવ્યા હતા તો વર્તમાન વિડીયો ગંભીર રીતે સૂચવે છે કે ટોન પીચ રિધમ પીચ અને સ્વર એ લોકો પર કેવી રીતે ઊંડી અસર કરે છે જેમને ખૂબ વધારે પ્રેક્ષકો સાથે વાતચીત કરવી પડે છે આપેલ લિંક આગળ પણ સંપૂર્ણ વિડીયો સાંભળવા માટે અસ્તિત્વમાં હશે હું સંપૂર્ણમાંથી અમુક ચોક્કસ અંશો બતાવી રહ્યો છું ત્યાં તે ટોન અને પીચ છે આપણે પરિવર્તન અને સમાન જેવા વચ્ચે પસંદગી કરવી પડશે તેની ઝડપ આપણે પાછળ જોવું અને આગળ જોવું તે વચ્ચે પસંદગી કરવી પડશે અને રિધમ આપણે આપણા ભવિષ્ય અને આપણા ભૂતકાળ વચ્ચે પસંદગી કરવી પડશે બરાક ઓબામાનો અવાજ ખૂબ જ સ્વાભાવિક લાગે છે પરંતુ મોટાભાગના રાજકારણીઓ મતદારોને પ્રભાવિત કરે તેવા અવાજને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે શબ્દ વિરુદ્ધ જઈ રહ્યો છે ખાસ કરીને સ્વરના ટૉનમાં બોડી લેંગ્વેજનો તમે કેટલી સારી રીતે સંચાર કરો છો તેના પર ઊંડી અસર પડે છે સામાન્ય રીતે જેમ જેમ લોકો શબ્દો ઉચ્ચારતા જાય છે તેમ તેમ તેઓ વધારે નોંધપાત્ર બને છે કે તેમણે કોચિંગ લીધેલ છે તેથી પ્રકાર દ્વારા ખૂબ જ ટોચ પરના મોટાભાગના રાજકારણીઓ ત્યાં બોડી લેંગ્વેજ અને ખાસ કરીને તેમના સ્વરના ટોન વિશે વાત કરશે કે તેમના અવાજો કેટલા ઊંડા છે અને તે કેટલા સીમાંકિત અને ધીમા છે હવે મને વ્યક્તિગત રીતે લાગે છે કે તેમની પાસે વિચારો હતા પરંતુ તે ખરાબ વિચારો હતા તેઓ અમેરિકા માટે ખરાબ વિચારો હતા બધા જ સ્ત્રી રાજકારણીઓ પાસે પુરુષ શબ્દોથી આગળ થવામાં વધારાની અડચણ છે Refer time 2350 તેઓનો મહિલાઓનો અવાજ વાસ્તવમાં પુરુષોના મગજના ભાવનાત્મક ભાગની હકીકત છે તેથી આપણે આપમેળે વિચારીએ છીએ કે જ્યારે સ્ત્રીઓ બોલે છે ત્યારે સ્ત્રીઓ ખૂબ લાગણીશીલ હોય છે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું જે આપણી પેરાલિંગ્વીસ્ટિક લક્ષણો સાથે સંબંધિત છે તે વિરામ છે બોલવાની ગતિ પણ કેટલાક વિરામ સાથે આવી શકે છે આ અનિચ્છિત પણ હોઈ શકે છે તે અઅઅ અંમમમ વગેરે છે જ્યારે આપણે આગળ શું બોલવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે તે આપખુદ વિરામ છે જે આપણા ભાષણના પ્રભાવને બગાડે છે વિરામ જે ઇરાદાપૂર્વક છે અને જે યોગ્ય સમયે આપણા ભાષણની એકંદર અસર અને મહત્વ પર આયોજિત વિરામનો એક ભાગ છે તે ખૂબ જ સેશૂરા જેવા નાટ્યાત્મક વિરામ જેવા છે સેશૂરા એ કાપવા માટેનો લેટિન શબ્દ છે જે વ્યાકરણની સીમાને વિરામ સૂચવે છે જે સ્પષ્ટતાનો મુદ્દો દર્શાવે છે મૌન વિરામ સૂચવવા માટે સેશૂરા શબ્દનો ઉપયોગ સંગીતમાં પણ થાય છે સેશૂરાનો ઉપયોગ ઘણીવાર કવિતામાં થાય છે એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ નર્સરી કવિતાનું છે સીંગ અ સોન્ગ ઓફ સિક્સ પેન્સ અ પોકેટ ફુલ ઓફ રાઈ ફોર એન્ડ ટ્વેન્ટી બ્લેક બર્ડ્સ બેક્ડ ઈન અ પાઇ Sing a song of six pence A pocket full of rye Four and twenty blackbirds Baked in a pie ઔપચારિક ભાષણમાં પણ આપણને લાગે છે કે યોગ્ય વિરામ રજૂ કરવાની આપણી ક્ષમતા તે એવી રીતે સૂચવે છે જેથી તે પ્રેક્ષકોને સંદેશનો નોંધપાત્ર ભાગ પ્રાપ્ત કરવા માટે તૈયાર કરે આપણે વિરામ દાખલ કર્યા વિના ક્યારેય સતત બોલી શકતા નથી આપણે યોજનાબદ્ધ વિરામનો ઉપયોગ કરીને આગામી વિષય પર ભાર મૂકી શકીએ છીએ પછી તે આપણને પ્રેક્ષકોનું ધ્યાન અકબંધ રાખવા સક્ષમ બનાવશે વાતચીત દરમિયાન થતા અનિચ્છનીય વિરામ તે ઈચ્છાધીન વિરામ જેને બિન વાકપટુતા પણ કહેવામાં આવે છે તે ઘણીવાર ઓહ અંમમ વગેરે જેવા અવાજો અને ઉચ્ચારણો સાથે દાખલ કરવામાં આવે છે આ બિન વાકપટુતાનો સાવચેતીપૂર્વક ઉપયોગ વક્તાની વાકપટુતામાં પણ વધારો કરી શકે છે અને આરામ કરવાનો સમય આપી શકે છે પરંતુ આ હંમેશા યોજનાબદ્ધ હોવા જોઈએ ક્યારેક એક સારો વક્તા પોતાને અસરકારક રીતે તેમનો ઉપયોગ કરવા માટે પણ તાલીમ આપી શકે છે ઉદાહરણ તરીકે તે બધા શિક્ષકો કે જે કોઈ વિદ્યાર્થી દ્વારા કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ આપવા માટે અસમર્થ હોય તેઓ જાણી જોઈને તેને સમક્ષ લવાશે જેથી તેઓ આ બિન વાકપટુતા સાથે સાંભળવાનું ચાલુ રાખશે અને તે તેમને આયોજન કરવા માટે સમય આપશે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે વિરામ ક્યારેય આકસ્મિક ન હોવો જોઈએ તે હંમેશા વ્યાવસાયિક સંવાદમાં સાવચેતીપૂર્વક થયેલ આયોજનનો ભાગ હોવો જોઈએ યોજનાબદ્ધ વિરામનાં કાર્યો આ ચોક્કસ દ્રશ્યમાં પ્રદર્શિત થાય છે વિવિધ રીતો જેમા આપણે યોજનાબદ્ધ વિરામનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ તે સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યુ છે ઊભું કરવામાં આવેલ કુતૂહલ પછીના શબ્દ અથવા વાક્ય પર ભાર મૂકે છે તેઓ શ્રોતાને શબ્દને ખાસ કરીને નાટકીય જાહેરાત જે અનુસરવાની છે તેને આત્મસાત કરવા માટે સમય આપે છે તેઓ પ્રસ્તુતિ કરવામાં આવેલ લાગણીની અસરમાં પણ વધારો કરે છે અને વિચારની સાતત્યતા લાવવી એ શ્રોતાઓને કંટાળાજનક બનાવે છે સંદેશના સ્પષ્ટ સંચાર માટે અવાજમાં મોડ્યુલેશન અથવા લહેર મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આપણો અવાજ પૂરતો ઉંચો હોવો જોઈએ જેથી પ્રેક્ષકો આપણને સાંભળી શકે મોટી સભાઓમાં જ્યારે આપણે માઇક નો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની તકનીકી ક્ષમતા હોવી જોઇએ માઇક સાથે અથવા તેના વિના આપણા અવાજની લાઉડ્નેસ આપણા પ્રેક્ષકોની સાઈઝ સાથે સમાયોજિત થવી જોઈએ આગળ પ્રેક્ષકોના રસને જાળવી રાખવા માટે અવાજ ઉત્સાહી હોવો જોઈએ કારણ કે માત્ર એક ઉત્સાહી અવાજ પ્રેક્ષકોને આપણી રુચિ અને ઉત્સાહ પહોંચાડે છે અને તે આ સંદર્ભમાં ગોઠવણમાં હશે નાના જૂથોમાં અને ખાસ કરીને ડાયાડિક વાર્તાલાપમાં આપણે અવાજના મોડ્યુલેશનને અતિશયોક્તિ કરવાની જરૂર નથી કારણ કે તે સરળતાથી સામ્ભળી અને સમજી શકાય છે જો કે જૂથ પરિસ્થિતિઓમાં આપણે અવાજમાં મોડ્યુલેશન અને ઇન્ફ્લેક્શન ને અતિશયોક્તિ કરવાનું શીખવું પડશે ખાસ કરીને જ્યારે આપણે કોઈ પ્રકારની લાગણી દર્શાવવી હોય અથવા કોઈ મુદ્દો હાઈલાઈટ કરવાની જરુર પડે મોટા સમૂહમાં તે સરળતાથી ખોવાઈ જાય છે તે જ સમયે આપણે મોનોટોન થી દૂર રહેવું જોઈએ ઓછા ડ્રોનિંગ અવાજ હંમેશા પ્રેક્ષકો પર ઊંઘ લાવનાર અસર પાડે છે અને તેઓ ક્રિયાપ્રતિક્રિયા માટે બચેલ થોડો અમથો ઉત્સાહ પણ ગુમાવે છે વધેલું વોલ્યુમ સામાન્ય રીતે ગુસ્સેદાર વ્યક્તિને સૂચવે છે બીજી બાજુ અવાજનું સ્તર અને માપેલ વોલ્યુમ વધુ સારી સહાનુભૂતિ સૂચવે છે કે તે સાંભળવા અને વાટાઘાટો કરવા માટે તૈયાર છે ભાષણની વધતી ઝડપ વક્તાના પક્ષે ઉતાવળ અથવા અધીરાઈ પણ સૂચવી શકે છે જ્યારે ઝડપમાં ઘટાડો ચિંતનશીલ વલણ પણ સૂચવી શકે છે તેથી નરમાઈ અને ઘોંઘાટ વચ્ચે વોલ્યુમની ઊંચાઈ ઘણી વખત શિથિલ અથવા તંગ ચહેરાના સ્નાયુઓ અને હાવભાવ આંતરિક સ્નાયુબદ્ધ પ્રયત્નો સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોય છે દાખલા તરીકે વચ્ચે નરમ સહાનુભૂતિદર્શક વ્યંજન કરતા ઘોઘરો અવાજ કરતી જીભ મધ્યનો સ્નાયુમય ભાગ છે ભાષણની માત્રામાં સાંસ્કૃતિક તફાવતો પણ સ્પષ્ટ છે અને અહીં હું માર્ટિન અને ચેનીના સંશોધનમાંથી ટાંકું છું તેઓએ શોધી કાઢ્યું છે કે મધ્ય પૂર્વના લોકો મોટેથી બોલે છે કારણ કે તેઓ વોલ્યુમને શક્તિ અને ઈમાનદારી સાથે જોડે છે તેમના માટે હળવું બોલવું નબળાઈ અથવા બેઈમાનીની છાપ દેખાડે છે આ સંશોધન મુજબ જર્મનને પણ લાગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલતી હોય ત્યારે કમાન્ડિંગ ટોનનો ઉપયોગ કરવો વધુ સારું છે કારણ કે તે આત્મવિશ્વાસ સાથે સમાન ગણવામાં આવશે બીજી બાજુ ફિલિપાઇન્સના લોકો હળવું બોલે છે હળવા ભાષણને શિક્ષણ અને સારી રીતભાત સાથે જોડે છે તેઓએ એવું પણ સૂચવ્યું છે કે જાપાનીઓ પણ નરમ અવાજનો ઉપયોગ કરીને તેને સારી રીતભાત સાથે જોડે છે અને વિચારે છે કે મોટા અવાજમાં બોલવું એ સૂચવે છે કે વ્યક્તિમાં આત્મ નિયંત્રણનો અભાવ છે શહેરના સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે ભાષણનું વોલ્યુમ પણ શહેરની ગિચતા પર આધારિત છે જ્યાં લોકો એવા વ્યક્તિમાના છે જેણે જીવનકાળ ગિચતામાં વિતાવ્યો હોય તે પ્રમાણમાં ઓછા વોલ્યુમનો ઉપયોગ કરે છે જેણે જીવનકાળ ગિચતામાં વિતાવ્યો હોય તેઓ પ્રમાણમાં ઓછા વોલ્યુમનો ઉપયોગ કરે છે એવી વ્યક્તિની સરખામણીમાં જેણે ઓછા વસ્તીવાળા સ્થળે જીવન વિતાવ્યું હોય અને જે લોકો ઓછી વસ્તીવાળા સ્થળોએ હોય તેઓ વધુ વોલ્યુમનો ઉપયોગ કરે છે બીજું એક પાસું જે આપણે ધ્યાનમાં લેવું છે તે છે મોડિફાયર્સ આ બીજો પેરાલિન્ગ્વીસ્ટિક પ્રકાર છે અને તેમાં ક્વોલિફાયર્સ અને ડિફરન્શીએટર્સ નો સમાવેશ થાય છે તે પરિબળો દ્વારા ઉત્પાદિત અવાજના અસરની શ્રેણી છે ઉદાહરણ તરીકે શ્વસન હવાની દિશા અને લાક્ષણિકતાઓની જેમ તે વોકલ બેન્ડ્સ માં નિયંત્રિત થાય છે અને નરમ તાળવાની સ્થિતિ દ્વારા ફેરીંગ્સ માં ચોક્કસ ફેરફારો દ્વારા તેઓ સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા કેવી રીતે ધ્રુજારી ઉત્પન્ન કરે છે કારણ કે તે સ્નાયુઓના તાણ અને અવયવોની સ્થિતિના સંદર્ભમાં ઉત્પન્ન થાય છે એનાટોમિકલ રૂપરેખાંકન દ્વારા હોઠ અને નીચલા જડબાના અપાતા આકાર પણ તે પણ ગોઠવી શકાય છે કારણ કે તેઓ નિરીક્ષક સમક્ષ વિરોધાભાસી સમૂહોમાં દેખાય છે પરંતુ આ ધ્રુવીય જોડીઓની શરતો આપણે આપણા પોતાના વિશ્લેષણ માટે જોઈએ તેટલી ડિગ્રી થી અલગ હોઈ શકે છે મધ્ય બિંદુથી પોયાટોસ સામાન્ય કરતાં મધ્યમ રહેવાનું પસંદ કરે છે અને મોડિફાયર્સના બે જૂથોને અલગ પાડે છે તેઓ ક્વોલિફાયર છે અને બીજું ડિફરન્શીએટર્સ ક્વોલિફાયર એ અવાજના તે ફેરફારો છે જે ફક્ત મોં અને નાકમાં છાતીનાં પોલાણ વચ્ચેના વિસ્તારમાં થતા ફેરફારોને કારણે જ નહીં પણ બાયફેશિયલ એનાટોમી દ્વારા પણ થાય છે તેમાં શ્વાસ લેવાની અસરોનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે ધીમો સળવળ અવાજ કંઠસ્થાનને લગતી અસરો દાખલા તરીકે કિચૂડ કિચૂડ અવાજ કઠોર અવાજ તંગ અવાજ અને ફેરિંજીયલ કાબૂ અને નાક દ્વારા ઉચ્ચારણ દ્વારા કરેલ અન્ય અવાજો વક્તા અવાજની ગુણવત્તાની દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડે છે અને આપણે ફક્ત આ ક્ષમતાને કારણે ફોન પર વ્યક્તિગત અવાજને ઓળખી શકીએ છીએ તેઓ ચોક્કસ હેતુઓ માટે તેમના અવાજોમાં ઘણી વિવિધતા પણ રજૂ કરે છે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં સંશોધનોએ આપણને કર્કશ અવાજ શ્વાસભેર અવાજ અને કઠોરતા જેવા શબ્દોના અર્થની વધુ સારી સમજણ આપી છે ભલે આ શબ્દો પહેલાં ઢાંકવાની રીતે ઉપયોગમાં લેવાતા હતા પરંતુ હવે વૈજ્ઞાનિક અર્થઘટનોએ આપણને આ શબ્દોની સારી સમજણ અને અર્થ માટે સક્ષમ બનાવ્યા છે કંઠસ્થાનેથી નીકળતો અવાજ અથવા કર્કશ અવાજને ગ્લોટલ ફ્રાય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે બબલિંગ ગુણવત્તા છે ફ્રાઈંગ જેવી ગુણવત્તા છે તે અમુક ભાષાઓમાં ધ્વન્યાત્મક છે પરંતુ પેરાલિંગ્વીસ્ટિક રીતે શારીરિક શ્રમ અથવા દુખ અથવા વૃદ્ધાવસ્થાને કારણે અનૈચ્છિક રીતે થવા ઉપરાંત તેનો ઉપયોગ વૃત્તિસ્થિતીજન્ય રીતે પણ થાય છે ઉદાહરણ તરીકે તે કંટાળાની અનિચ્છા વ્યક્ત કરી શકે છે ઓહ અત્યારે નહી અથવા દબાવેલ ક્રોધ તમે કેવી રીતે કરી શકો છો તે પ્રેમાળ પ્રશંસા અથવા સહાનુભૂતિ પણ સૂચવી શકે છે ફક્ત તે મીઠુ બિલાડીનું બચ્ચું જુઓ પુખ્ત વયના લોકો પણ પ્રેમાળ અથવા બાલિશ શુદ્ધ અવાજને કર્કશ અવાજો તરીકે ઓળખે છે અમેરિકન અભિનેતા વિન્સેન્ટ પ્રાઇસ ભયાનક ક્ષણોમાં તેના ઉત્કૃષ્ટ કર્કશ અવાજ માટે પ્રખ્યાત છે અને આ ક્ષેત્રમાં કામ કરતા સંશોધકો દ્વારા હંમેશા તેનો ઉલ્લેખ કરવામાં આવે છે શ્વાસભેર અવાજ ઉત્સાહી વાણી સાથે સંકળાયેલ છે સાચુ કે ખોટુ તે શ્વાસ અને અવાજના મિશ્રણના ઉચ્છવાસ જેવું છે તે કહેવા માટે સંપૂર્ણ અવાજ નથી આપણે જોઈએ છીએ કે તેનો ઉપયોગ ટીવી જાહેરાતોમાં વારંવાર થાય છે જે અત્તરના વેચાણ પર આધારિત હોય છે અથવા ઉદાહરણ તરીકે ફેબ્રિક ના સ્મુધનેસ પરની ટિપ્પણીઓ અથવા કોઈપણ જાહેરાત જેમાં તેની સાથે લાગણીશીલ પ્રતિક્રિયાઓ હોય છે તે ઘણીવાર હું તને પ્રેમ કરું છું ના શ્વાસ લેતા તબક્કા દ્વારા ઉત્પન્ન થાય છે તે મુશ્કેલ નિર્ણય અથવા પ્રશ્નનો સામનો કરતા થાકની પરિસ્થિતિઓમાં પણ દેખાય છે તે ઘણીવાર આ પરિસ્થિતિઓમાં ચોક્કસ ગણગણાટ સાથે જોડાય છે આપણે મેરિલીન મેનરોનું ઉદાહરણ ટાંકી શકીએ છીએ જે તેના શ્વાસભેર અવાજ માટે જાણીતા છે કઠોરતા એક અસંમત રફ અવાજ સાથે સંબંધિત છે તે કંઠસ્થાન દબાણ અને તાણ ભારે અવાજનો સંપર્ક અનિયમિત વાઈબ્રેશન અને નીચી પીચને કારણે થાય છે ભાષાઓમાં આપણને સમાન સમાનાર્થી શબ્દો મળે છે ઉદાહરણ તરીકે ઝૂલતો અવાજ ઘાટો અવાજ કર્કશ કાનસવું ઘોઘરો તીણો વગેરે તે નકારાત્મક વલણ અને લાગણીઓનો અર્થ ગણાય છે જેમ કે ગુસ્સો ઉપહાસ વગેરે તેમજ ઉગ્ર ભાવનાઓથી શાબ્દિક ભાષાઓ અથવા પેરાલિંગ્વીસ્ટિક વિકલ્પો સહેજ ઘોઘરા અવાજને શુષ્ક અને ખરબચડા તરીકે લેવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં તે ચોક્કસ મહિલાઓના સંદર્ભમાં મોહક વિષયાસક્ત હોવાનું પણ હકારાત્મક માનવામાં આવે છે જો કે તે તે સંદર્ભમાં નકારાત્મક ગુણવત્તા તરીકે પણ સમજી શકાય છે જ્યાં સ્ત્રીઓને પિતૃસત્તાક સંદર્ભમાં પુરુષ જેવી માનવામાં આવે છે વ્યવહારુ હેતુઓ માટે તે વધુ સામાન્ય ઊંડા નરમ અથવા ગણગણાટ અવાજ સાથે સંકળાયેલ હોઈ શકે છે કર્કશ અવાજ સામાન્ય રીતે રફ અવાજના પેથોલોજીકલ સ્વરૂપો પર લાગુ થાય છે એવું લાગે છે કે નકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત ગુણવત્તા નબળી છબી અથવા વક્તાની નબળી આરોગ્ય છબી વ્યક્ત કરે છે ડીફ્રન્સીએશન્સ એ મૌખિક ઉચ્ચારણોના ફેરફારો છે જે સ્વતંત્ર રીતે થાય છે પરંતુ ભાષા સાથે સંકળાયેલા અર્થઘટનોથી ક્યારેય વંચિત નથી તેમાં હાસ્ય રડવું વગેરે જેવા ધ્વનિ રચનાઓ શામેલ છે મોટાભાગની લાક્ષણિકતાઓને તેમની મૂળભૂત લાક્ષણિકતાઓ અને ડિગ્રી અનુસાર જૂથબદ્ધ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે મૂળભૂત લાક્ષણિકતાઓ જેમને હસવું ગમે છે તે વિવિધ ઘોંઘાટ સાથે સમગ્ર વર્ગ બનાવે છે તેમનો નિર્દેશ કરો અને સાંસ્કૃતિક અને ઉપસંસ્કૃતિક જાતો ધરાવે છે વધુ સામાન્ય ડિફરન્શીએટર્સમાં મોટા અવાજને વિવિધ સમાનાર્થી શબ્દો સાથે રડવું હસવું ફરિયાદ કરવી વગેરેનો સમાવેશ થાય છે કેટલાક મોડીફાયિંગ પરિબળો કે જે ડિફરન્શીએટર્સ માટે લેવામાં આવી શકે છે તે શરતી પૃષ્ઠભૂમિને કારણે હોઈ શકે છે અને તેમને અવગણવા જોઈએ નહીં ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ મુખમાં પાઈપ વડે બોલી રહ્યો હશે અથવા ચોક્કસ પ્રકારના અવાજની ગુણવત્તા માટે ચોક્કસ સ્વાસ્થ્ય કારણો હોઈ શકે છે ઓલ્ટરનેટર્સ તે સ્વર અવાજોનો ઉલ્લેખ કરે છે જે મૌખિક ઉચ્ચારણોથી સ્વતંત્ર રીતે થાય છે આપણે તેમને ભાષા મુક્ત કદ સ્વૈચ્છિક ગળા સાફ કરવા કંઠસ્થાનેથી અવાજ શ્વાસ અંદર અને શ્વાસ બહાર કાઢતો સિસકારો ખાતાપીતા અવાજ વગેરે તરીકે વર્ણવી શકીએ છીએ આક્રમક અવાજો સામાન્ય રીતે પેરાલિંગ્વીસ્ટિક તરીકે ઉદ્ભવે છે ઉદાહરણ તરીકે ત્રાસની સમજ સ્વૈચ્છિક શારીરિક પીડાના આક્રમક ફફફ તેમજ ઓલ્ટરનેટના અનૈચ્છિક પાસાઓ દેખાય એવા હોય છે ઉદાહરણ તરીકે ધૈર્યહીન સ્થિતિમાં સ્વૈચ્છિક જીભ ક્લિક કરે છે અને અનૈચ્છિક પ્રતિક્રિયા ઓહ જો અચાનક કોઈને ઈજા થાય છે તો તેઓ સભાન તેમજ સંપૂર્ણ અચેતન હોય શકે છે જ્યારે મોટાભાગના એકલા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે કેટલીક ઉચ્ચારણ ઘટનાઓ જેવા કે પૂહ બૂહ ત્ઝ ત્ઝ વગેરે જેવા અવાજમાં વ્યક્ત થાય છે અન્ય ઘણા સ્પષ્ટ અભિવ્યક્તિ દર્શાવતા નથી અને તેમાં મુખ્યત્વે શ્રાવ્ય હવાના ઘર્ષણનો સમાવેશ થાય છે જેમ કે સૂંઘવુ ભાષણ પહેલા ગળામાં શ્વાસ લેવો અને અધીરાઈને ઉચ્છવાસ વડે બહાર કાઢવી ડિફરન્શીએટર્સ ઓલ્ટરનેટર્સ પણ હોઈ શકે છે તેમ છતાં ઓલ્ટરનેટર્સ યોગ્ય ભાષાકીય માળખામાં ફેરફાર કરતા નથી જ્યારે હાસ્ય જેવા ડિફરન્શીએટર્સ પ્રાથમિક ગુણોના સમગ્ર ભાષણને આવરી શકે છે અને ક્વોલિફાયર્સ તેને બગાડે છે તેઓ મનોવૈજ્ઞાનિક સ્થિતિઓમાં તફાવત કરે છે પરંતુ હંમેશા સાર્વત્રિક હોતા નથી ઉદાહરણ તરીકે સ્પેનિશમાં આપણે એય કહી શકીએ છીએ અને અંગ્રેજીમાં આપણે સમાન ઘટના માટે આઉચ કહી શકીએ છીએ તેથી આપણે કહીએ છીએ કે પેરાલેંગ્વેજ બિન મૌખિક સંદેશાવ્યવહારનું એક મહત્વપૂર્ણ પાસું છે તે આપણી લાગણીઓ મૂડ પૃષ્ઠભૂમિ વગેરેની સ્પષ્ટ સમજણ સાંભળનારને આપે છે ભાષા ક્યારેય તટસ્થ ચીજવસ્તુઓમાં નથી હોતી પેરાલેંગ્વેજ આપણને ભાષાના વિવિધ પરિમાણો પ્રત્યે સંવેદનશીલ બનાવે છે તમારો આભાર